સ્વાગત છે આ મોડ્યુલ ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ શું છે તે સમજવા માટે છે ઠીક છે અને પછી બીજો મુદ્દો સ્લીવ રેટ છે 2 વસ્તુઓ આપણે આ ચોક્કસ મોડ્યુલમાં જોઈશું ફરીથી આ ઓપરેશનલ એમ્પ્લીફાયરની લાક્ષણિકતાઓ છે આ એક્સપેરિમેન્ટનો સેટ છે જેને હું આ પર્ટીક્યુલર અભ્યાસક્રમના ભાગ રૂપે આવરી રહ્યો છું જે આપણે પહેલા થીયરી ભાગમાં જોઈ ચૂક્યા છીએ તેથી આ પર્ટીક્યુલર ભાગ છે જે આપણે શીખીએ છીએ કે કઈ વસ્તુઓ ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ ઇનપુટ ઓફસેટ કરંટ સ્લિવ રેટ છે અને પછી આપણે CMRR જોયું છે અમે એમ્પ્લીફાયર નોન ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર ઓસિલેટરને પણ જોયું છે અને તેથી આગળ અહીં આપણે વાસ્તવમાં સર્કિટ બનાવીને તેનું પરીક્ષણ કરી રહ્યા છીએ બરાબર તે તમને સમજવામાં મદદ કરશે કે તમે ઓપરેશનલ એમ્પ્લીફાયરનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો અને તમે વિવિધ પરિમાણો કેવી રીતે શોધી શકો છો તેથી તેની સાથે ચાલો જોઈએ કે ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ દ્વારા તમારો મતલબ શું છે હવે ધારો કે તમે ઇનપુટ ટર્મિનલ ઉપર વોલ્ટેજ આપ્યા નથી અથવા ઓપ એમ્પ્સનો ઇનપુટ ટર્મિનલ ગ્રાઉન્ડ છે તેનો અર્થ એ છે કે ઇન્વર્ટીંગ ટર્મિનલ ગ્રાઉન્ડ છે નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ ગ્રાઉન્ડ છે તો તમે આઉટપુટ ઉપર શું અપેક્ષા રાખો છો આઉટપુટ 0 હોવું જોઈએ બરાબર પરંતુ જ્યારે તમે આ પર્ટીક્યુલર એક્સપેરિમેન્ટ કરીને વાસ્તવમાં ઓપરેશનલ એમ્પ્લીફાયરને માપતા હોય ત્યારે તમે ઇન્વર્ટીંગ ટર્મિનલ ગ્રાઉન્ડ નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ ગ્રાઉન્ડને રાખતા રહો છો અને તમે આઉટપુટ વોલ્ટેજ માપશો જે તમને મળશે કે આઉટપુટ વોલ્ટેજ 0 નથી તો શું આઉટપુટ વોલ્ટેજ 0 નથી આપણે તેને 0 કેવી રીતે બનાવી શકીએ બરાબર અને આઉટપુટ વોલ્ટેજ 0 બનાવવા માટે ઇનપુટ ઉપર જરૂરી વોલ્ટેજ એ તમારો ઓફસેટ વોલ્ટેજ છે આ ઓફસેટ વોલ્ટેજનો અર્થ છે હવે ચાલો સ્ક્રીન ઉપર જોઈએ કે વ્યાખ્યા શું છે અને આપણે આઉટપુટ ઓફસેટ વોલ્ટેજ કેવી રીતે માપી શકીએ બરાબર તો આપણે શું જોયું છે જ્યારે બંને ઇનપુટ ટર્મિનલ ગ્રાઉન્ડ કરવામાં આવે છે બરાબર મતલબ હું ઓપરેશનલ એમ્પ્લીફાયર લઉં છું અને હું બંને ઇનપુટ ટર્મિનલ્સને ગ્રાઉન્ડ કરું છું હવે આ માત્ર એક ઉદાહરણ છે ઠીક છે આપણે આગળની સ્લાઇડમાં ઉદાહરણ જોશું આગળની સ્લાઇડમાં હું ફક્ત સર્કિટ બતાવી રહ્યો છું તેથી જ્યારે ઇનપુટ ટર્મિનલ્સ ગ્રાઉન્ડ કરવામાં આવે છે આઈડેલી રીતે આઉટપુટ વોલ્ટેજ 0 હોવા જોઈએ બરાબર પરંતુ પ્રેક્ટિકલ ઓપરેશનલ એમ્પ્લીફાયરના કિસ્સામાં નોન 0 આઉટપુટ વોલ્ટેજ પ્રેઝન્ટ છે બરાબર અને આ આઉટપુટ વોલ્ટેજ 0 બનાવવા માટે મિલિવોલ્ટમાં ઓછા વોલ્ટેજ મિલિવોલ્ટમાં ઓછા વોલ્ટેજ ઇનપુટ ટર્મિનલ્સમાંના એક ઉપર આપવા જરૂરી છે બરાબર તો આ ઓછા વોલ્ટેજ જે આઉટપુટ વોલ્ટેજ 0 બનાવવા માટે જરૂરી છે બરાબર આ ઓછા વોલ્ટેજ કે જે આઉટપુટ વોલ્ટેજ 0 બનાવવા માટે જરૂરી છે તેને ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ કહેવામાં આવે છે અને તેને Vios દ્વારા સૂચવવામાં આવે છે બરાબર ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ શું છે તે સમજવામાં સરળ છે પરંતુ તેની ગણતરી કેવી રીતે કરવી બરાબર તેની ગણતરી કેવી રીતે કરવી તો ચાલો ઇનપુટ ઓફસેટ વોલ્ટેજનો એક્સપેરિમેન્ટ જોઈએ તેથી જો હું ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ માપવા માંગુ છું તો હવે તમે અહીં જુઓ છો કે આ uA741 છે આપણે રેઝિસ્ટરનો ઉપયોગ કર્યો છે બરાબર રેઝિસ્ટર અથવા 100 નું સમાન મૂલ્ય અહીં તે 100 કે બરાબર છે અને પ્લસ Vcc માઇનસ Vcc Vo આપણે વોલ્ટેજ Vo ની કિંમતને માપવી પડશે તો આપણે તે ઇનપુટ શું ધારી રહ્યા છીએ આપણે ગ્રાઉન્ડ કર્યું છે ઇનપુટ આપણે ગ્રાઉન્ડ કર્યું છે એટલે કે આઉટપુટ વોલ્ટેજ 0 વોલ્ટ હોવા જોઈએ મને તે અહીં લખવા દો તેથી જ્યારે ઇનપુટ્સ ગ્રાઉન્ડ કરવામાં આવે ત્યારે આઉટપુટ વોલ્ટેજ 0 વોલ્ટ હશે આપણે જે વિચારીએ છીએ તે બરાબર છે તેથી જો તમે સમજવા માંગતા હો કે આઉટપુટ વોલ્ટેજ 0 છે કે નહીં અને આઉટપુટ ઉપર આપણે કેટલા વોલ્ટેજ આપવા છે તો તમારે સર્કિટને કનેક્ટ કરવી પડશે આ રીતે હવે ચાલો કનેક્ટ સર્કિટ જોઈએ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તે ખૂબ જ સરળ છે બરાબર અને હું આ સ્લાઇડ્સ તમારી સાથે શેર કરી રહ્યો છું તેથી તમે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સર્કિટને ગમે ત્યાં જોડી શકો છો હવે પીન 6 ઉપર DC આઉટપુટ વોલ્ટેજ માપવા આ પિન 6 છે જે આપણે જાણીએ છીએ મલ્ટિમીટરનો ઉપયોગ કરીને તમે મલ્ટિમીટરનો ઉપયોગ કરી શકો છો તમે જાણો છો કે હવે મલ્ટિમીટરનો ઉપયોગ કેવી રીતે કરવો અને કોષ્ટકમાં પરિણામ રેકોર્ડ કરો આ કોષ્ટક ઇનપુટ ઓફસેટ વોલ્ટેજની ગણતરી કરે છે અને કોષ્ટકમાં મૂલ્ય રેકોર્ડ કરે છે તેથી સરળ તેથી Vout Vout ગમે ત્યાં Vout આપણે તેને અહીં લખીશું બરાબર આપણે આ સૂત્ર દ્વારા Vin માપી શકીએ છીએ ભલે આપણે હજારથી ભાગાકાર કરીશું શા માટે ગુણોત્તરને કારણે ઠીક છે તેથી ચાલો આપણે આ એક્સપેરિમેન્ટ વાસ્તવમાં જોઈએ આપણે કનેક્ટ કરીશું આપણે આ મૂલ્યના ઓપરેશનલ એમ્પ્લીફાયર 3 રેઝિસ્ટર લઈશું આપણે તેને જોડીશું અને શરૂઆતમાં આઉટપુટ વોલ્ટેજ જોઈશું અને પછી આપણે સમજીએ છીએ કે આપણે આ આઉટપુટ વોલ્ટેજ 0 વોલ્ટને પ્રાયોગિક ઓપ એમ્પમાં જોશું નહીં આપણે કેટલાક મિલિવોલ્ટ જોઈશું બરાબર તેથી ચાલો આપણે આ એક્સપેરિમેન્ટ જોઈએ ફરી આપણે બ્રેડબોર્ડ ઉપર જોઈ શકીએ જે અહીં છે બરાબર સીતારામ આ પ્રયોગ સાથે સંકળાયેલા છે તે અમને સમજવામાં મદદ કરી રહ્યા છે સર્કિટ કેવી રીતે જોડાયેલી છે બરાબર તેથી ત્યાં બ્રેડબોર્ડ છે જેમ તમે જુઓ છો ત્યાં બ્રેડબોર્ડમાં 3 રેઝિસ્ટર છે બરાબર અને પછી અમારી પાસે ઈન્ડીકેટર સર્કિટ છે આપણે DC પાવર સપ્લાય દ્વારા બાયસ વોલ્ટેજ પ્લસ 15 માઇનસ 15 આપ્યા છે બરાબર ને હવે આપણે આઉટપુટ વોલ્ટેજ માપી રહ્યા છીએ તેથી ઇનપુટ વોલ્ટેજ સાથે ગ્રાઉન્ડ છે બંને ટર્મિનલ ગ્રાઉન્ડ છે બરાબર હવે આપણે આઉટપુટ વોલ્ટેજ સમજી રહ્યા છીએ જ્યાંથી આઉટપુટ વોલ્ટેજ આપણે પિન નંબર 6 ઉપર અથવા પિન નંબર 6 અને ગ્રાઉન્ડ વચ્ચે આઉટપુટ વોલ્ટેજને માપી શકીએ છીએ તો આઉટપુટ વોલ્ટેજ શું છે ચાલો જોઈએ ફરીથી મલ્ટિમીટર DC ડિગ્રી સેન્ટીગ્રેડમાં છે તેથી તે પોઝીટીવને 6 અને અન્ય ટર્મિનલને ગ્રાઉન્ડ સાથે જોડી રહ્યો છે આપણે ત્યાં જે દેખાય છે તેમાં કેટલાક આઉટપુટ વોલ્ટેજ છે તમે 7 6 મિલિવોલ્ટ જોઈ શકો છો હવે વાસ્તવિક વસ્તુ શું હોવી જોઈએ વાસ્તવિક બાબત એ છે કે આઉટપુટ વોલ્ટેજ 0 બરાબર હોવા જોઈએ પરંતુ વ્યવહારિક ઓપ એમ્પમાં વાસ્તવિક ઓપ એમ્પમાં આપણે મૂલ્ય આઉટપુટ વોલ્ટેજ 0 મેળવવા માટે સમર્થ નથી આમ જો આપણે 7 6 મિલિવોલ્ટ મેળવીએ તો આપણે કરી શકીએ છીએ મલ્ટિમીટરનો ઉપયોગ કરીને આપણે જે પણ મેળવ્યું છે જો હું સ્ક્રીન ઉપરના કોષ્ટકમાં સમાન મૂલ્ય મૂકીશ બરાબર પછી હું 7 6 ને 100 વડે વિભાજીત લખી શકું છું બરાબર તે મારો Vin હશે તેનો અર્થ એ છે કે મારું આઉટપુટ 0 બનાવવા માટે ઇનપુટ ઉપર આટલા વોલ્ટેજ મારે એપ્લાય કરવા પડશે બરાબર તો હવે તમે ઘરે આ પ્રયોગો કરી શકો છો આ એક્સપેરિમેન્ટ ઇનપુટ બાયઝ કરંટ ઇનપુટ ઓફસેટ કરંટ ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ બરાબર હવે ચાલો આપણે ઓપરેશનલ એમ્પ્લીફાયરની અન્ય લાક્ષણિકતાઓ જોઈએ જે સ્લીવ રેટ છે ઓપરેશનલ એમ્પ્લીફાયરની ખૂબ મહત્વની લાક્ષણિકતાઓ ચાલો આપણે જોઈએ સ્લીવ રેટ બરાબર તો સ્લીવ રેટ શું છે એક સ્ટેપ ઇનપુટ વોલ્ટેજના જવાબમાં આઉટપુટ વોલ્ટેજમાં ફેરફારનો મહત્તમ રેટ બરાબર આઉટપુટ વોલ્ટેજના ફેરફારનો મહત્તમ રેટ તેથી જો હું સ્ટેપ ઇનપુટ વોલ્ટેજ આપું છું જે તમે અહીં જુઓ છો તો આઉટપુટ વોલ્ટેજમાં શું ફેરફાર થાય છે આઉટપુટ વોલ્ટેજમાં શું ફેરફાર છે બરાબર મહત્તમ ફેરફાર હવે માપો કે આઉટપુટ ઇનપુટ સિગ્નલને કેટલી ઝડપથી અનુસરી શકે છે આ પણ સ્લીવ રેટ છે બરાબર તે આપણને સમજવામાં મદદ કરી શકે છે કે આઉટપુટ ઇનપુટ સિગ્નલને કેટલી ઝડપથી અનુસરી શકે છે તેથી જ્યારે હું ઇનપુટ સિગ્નલ આપું છું ત્યારે મને આઉટપુટ કેટલી ઝડપથી મળે છે મને આઉટપુટ કેટલી ઝડપથી મળે છે ખરું સ્લીવ રેટનું માપ છે તેનો અર્થ એ છે કે જો તમે આ પર્ટીક્યુલર ગ્રાફમાં જુઓ છો તો આપણે શું જોઈએ છીએ માઇક્રોસેકંડમાં તમારો X અક્સિસ છે Y અક્સિસ વોલ્ટેજ છે બરાબર આ મેં રોબર્ટ બોયલેસ્ટેડ ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને સર્કિટ થિયરી આ ચોક્કસ ગ્રાફમાંથી લીધું છે ફક્ત તમને આનો અર્થ શું છે તે સમજવામાં સહાય માટે તમે આ પુસ્તકનો સંદર્ભ લઈ શકો છો અને તમે સ્લો રેટનો બરાબર અર્થ શું છે તે વિગતવાર મેળવશો પરંતુ ચાલો આપણે આ વ્યાખ્યાનમાંથી સમજીએ આ ગ્રાફનો અર્થ શું છે ગ્રાફ ખૂબ જ સરળ છે અહીં વાદળી રંગમાં બતાવેલ ઇનપુટ વોલ્ટેજ છે બરાબર અને પછી આ આઉટપુટ વોલ્ટેજ લાલ રંગમાં બતાવવામાં આવે છે બરાબર તેથી બધું લાલ છે કારણ કે મારી પેન લાલ છે તેથી ફક્ત તમને મૂંઝવણમાં ન મૂકવા માટે હવે તમે જોઈ શકો છો આ ચોક્કસ આલેખમાં ત્યાં વાદળી અને લાલ સંકેત છે તેથી તમારું આઉટપુટ કે જે તમારું લાલ છે તે તમારા વાદળીને કેટલું ઝડપથી અનુસરે છે તે તમારો સ્લીવ રેટ છે સમજવા માટે ખૂબ જ સરળ છે તે નથી તેથી સ્લીવ રેટe ∆Vout∆tછે હવે વાસ્તવિકતામાં જો તમે યોગ્ય રેટ માપવા ઇચ્છતા હોવ તો તેનો અર્થ એ છે કે એક્સપેરિમેન્ટલી આપણે સ્લો રેટ માપવા માંગીએ છીએ તો ચાલો સર્કિટ જોઈએ હવે તમે ફરીથી સ્ક્રીન જોઈ શકો છો બરાબર સ્ક્રીનમાં તમે જે જુઓ છો તે uA741 છે બરાબર અને તમે નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ એક વોલ્ટ પીક ટુ પીક ઉપર વોલ્ટેજ આપ્યા છે તો સ્ટેપ્સ શું છે પ્રથમ સ્ટેપ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સર્કિટને જોડવાનું છે તેથી ફરીથી આ સ્લાઇડ્સ તમારી સાથે છે જ્યાં પણ તમને આના ઉપર કામ કરવાની એક્સેસ હોય ત્યાં કરવાનો પ્રયાસ કરો બરાબર ને તમે લેબોરેટરીનો ઉપયોગ કરી શકો છો ઘરે જ્યાં તમે આરામદાયક હોવ ત્યાં ઘરે કામ કરી શકો છો ફરીથી હંમેશા સમજો કે કોઈપણ સિસ્ટમ કેવી રીતે ચલાવવી બરાબર સલામતી પહેલા તેથી જો તમે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતા નથી તો તેને ઘરે અજમાવો નહીં એ જ વસ્તુ બરાબર સરળ વસ્તુઓ પણ જ્યાં સુધી તમે જાણતા નથી ત્યાં સુધી પ્રયાસ કરશો નહીં તેથી જ્યારે તમે કંઈપણ વાપરો ત્યારે સાવચેત રહો કારણ કે અંતે આપણે DC વોલ્ટેજ આપી રહ્યા છીએ આપણે વોલ્ટેજ આપી રહ્યા છીએ આપણે સાધનોનો ઉપયોગ કરી રહ્યા છીએ તેથી આપણે હંમેશા સાવચેત રહેવું જોઈએ પરંતુ મુદ્દો એ છે કે જો તમે સ્લીવ રેટ માપવા માંગતા હો તો સ્ટેપ્સને અનુસરો અને તમે સ્લીવ રેટ માપવા માટે સક્ષમ હશો સર્કિટ કેવી રીતે જોડાયેલ છે તે આકૃતિમાં બતાવવામાં આવ્યું છે ફંક્શન જનરેટરનો ઉપયોગ કરો હવે ફંક્શન જનરેટર આપણે જોયું કે ફંક્શન જનરેટરનો ઉપયોગ કેવી રીતે થાય છે બરાબર અને આપણે મહત્તમ સ્કેરવેવ ઉપર મહત્તમ એક વોલ્ટ આપી શકીએ છીએ તેથી આપણે એક્સપેરિમેન્ટમાં જોઈશું કે આપણે 25 કિલોહર્ટ્ઝની ફ્રીક્વન્સી ઉપર એક વોલ્ટ પીક ટુ પીક સ્કેરવેવ ઉપર કેવી રીતે આપી શકીએ છીએ ચાલો 25 કિલોહર્ટ્ઝની ફ્રીક્વન્સી રાખીએ ઠીક છે તો હવે આપણને બીજી સિસ્ટમની જરૂર છે જે ઓસિલોસ્કોપ છે તેથી એવા પ્રયોગો ન કરો જે ખરેખર ખર્ચાળ હોય અથવા જે તમારા ઘરમાં ઘણી જગ્યા વપરાય છે તેથી તમારી લેબોરેટરીમાં જવાનો પ્રયાસ કરો અથવા તમે તમારા મિત્રની લેબોરેટરીનો ઉપયોગ કરી શકો છો બરાબર તમે શિક્ષક પાસેથી પરવાનગી લઈ શકો છો અને મને ખાતરી છે કે જે કોઈ પણ વિદ્યાર્થીઓને મદદ કરવા માટે છે તે તમને લેબોરેટરીમાં પ્રવેશ આપશે જ્યાં તમે સરળ એક્સપેરિમેન્ટ કરી શકો છો તેથી ઓસિલોસ્કોપ સાથે ઓપરેશનલ એમ્પ્લીફાયરના આઉટપુટનું અવલોકન કરો તમે જોઈ શકો છો કે આપણે ઓસિલોસ્કોપ જોઈશું અને ઓપરેશનલ એમ્પ્લીફાયરના આઉટપુટનું અવલોકન કરીશું આપણે વોલ્ટેજ ફેરફાર ∆V ને ∆t ના સંદર્ભમાં માપીશું બરાબર શા માટે કારણ કે આપણે છેલ્લી સ્લાઇડમાં જોયું છે કે સ્લ્યુ રેટનું ફોર્મ્યુલા ∆Vout ∆t સિવાય બીજું કંઈ નથી તે નથી તો આપણે શું માપી રહ્યા છીએ અમે ચોથો મુદ્દો માપી રહ્યા છીએ જે આ છે વોલ્ટેજ ∆V માપીએ અને આઉટપુટ વેવફોર્મનો સમય ફેરફાર ∆t માપીએ અને પરિણામો રેકોર્ડ કરીએ અને સ્લીવ રેટની ગણતરી કરીએ બરાબર પ્રથમ પગલું ચાલો પુનરાવર્તન કરીએ સર્કિટ બીજું 25 કિલોહર્ટ્ઝ ઉપર ફંક્શન જનરેટરનો ઉપયોગ કરીને એક વોલ્ટ પીક ટુ પીક ઉપર વોલ્ટ આપીએ ત્રીજું ઓસિલોસ્કોપ સાથે આઉટપુટ વેવફોર્મનું અવલોકન કરો આપણે શું માપવાનું છે આપણે ∆V માં પરિવર્તન આઉટપુટ વેવફોર્મના ∆t સમયે વોલ્ટેજમાં ફેરફારને માપવાના છે અને તેમાંથી આપણે સ્લીવ રેટ SR માપી શકીએ છીએ જે ∆V∆t દ્વારા આપવામાં આવે છે સર્કિટ સેટ એનાલોગ ફંક્શન જનરેટરનો ઉપયોગ કરીને 1 કિલોહર્ટ્ઝ ઉપર હવે સર્કિટનો ઉપયોગ કરીને સિગ્નલ લેવલ 20 વોલ્ટની પીક ટુ પીકને એડજસ્ટ કરો જેથી ફ્રીક્વન્સીમાં વધારો થાય અને ફ્રીક્વન્સીને લગભગ 10 કિલોહર્ટ્ઝ ક્યાંક જુઓ સ્લીવ રેટની ડિસ્ટોરેશન સ્પષ્ટ થશે તેથી અહીં આ ખાસ વસ્તુઓ જે લખવામાં આવી છે તે કોષ્ટકમાં લખાયેલ નથી તે કોષ્ટકમાં નથી બરાબર પરંતુ આ માત્ર એટલું સમજવા માટે છે કે ઓપરેશનલ એમ્પ્લીફાયર તેને ચલાવી શકે તેવી મહત્તમ ફ્રીક્વન્સી કેટલી છે તે જાણવા માટે જો આપણે ફ્રીક્વન્સીમાં વધારો કરતા રહીશું તો આપણે ફ્રીક્વન્સી વધારતા રહીશું ખરું આપણે જોઈશું કે ક્યાંક સ્લીવ રેટ ઉપર યોગ્ય ડિસ્ટોરેશન બનશે સ્લૂ રેટમાં થોડી ડિસ્ટોરેશન થશે આ ડિસ્ટોરેશન ઉપર આપણે કહી શકીએ કે મહત્તમ ફ્રીક્વન્સી કે જેના ઉપર ઓપ એમ્પ ચલાવી શકાય છે તેને બેન્ડવિડ્થ કહેવામાં આવે છે અને આપણે કોષ્ટકમાં આ મૂલ્ય પણ માપી શકીએ છીએ અહીં અમે સ્લીવ રેટને માપતા નથી તેથી જ જો તમને અલગ ન દેખાય તો અમે મહત્તમ ફ્રીક્વન્સીને માપતા નથી તેથી તેથી જ આપણે ફ્રીક્વન્સી માપવા માટે ટેબલ અથવા કોષ્ટકમાં કોલમ જોતા નથી ઠીક છે અમે અહીં અમારો વિચાર માત્ર સ્લીવ રેટને માપવાનો છે અને સ્લીવ રેટ માપવા માટે આપણે ડેલ્ટા V અને ડેલ્ટા t ને શું માપવાનું છે આપણને શું જોઈએ છે આપણને ઓસિલોસ્કોપની જરૂર છે અને આપણને ઓપરેશનલ એમ્પ્લીફાયરની જરૂર છે તેથી ચાલો જોઈએ કે આપણે તે જ સર્કિટ કેવી રીતે કરી શકીએ હું તે તમને બ્રેડબોર્ડ પર બતાવીશ અને પછી આપણે જોઈશું કે તે કેવી દેખાય છે તેથી ચાલો આપણે બ્રેડબોર્ડ ઉપર જોઈએ જેમ મેં થોડા સમય પહેલા કહ્યું હતું તમે અહીં બ્રેડબોર્ડ જુઓ છો અને સર્કિટ આપણે સ્ક્રીનમાં જોયું છે તે સમાન છે અને ત્યાં એક ઓપરેશનલ એમ્પ્લીફાયર છે આપણે આ ઓપરેશનલ એમ્પ્લીફાયરને જોડ્યું છે ફંક્શન જનરેટર માટે આ ફંક્શન જનરેટર છે જેમ તમે અહીં જોઈ શકો છો તેથી હું ફરીથી સીતારામને અહીં આવવા અને તેને જોડવા માટે કહીશ તેથી અમે ફ્રીક્વન્સી બદલીએ છીએ જેથી આપણે સમજી શકીએ કે આ સ્લીવ રેટને બરાબર કેવી રીતે માપી શકાય તેથી આપણે અહીં શું કર્યું છે આપણે ફ્રીક્વન્સી જનરેટરને ઓપરેશનલ એમ્પ્લીફાયર સાથે જોડી દીધું છે તેથી સંકેતો અહીં છે જે ચકાસણી ધરાવે છે આ ચકાસણી ફ્રીક્વન્સી જનરેટર સાથે જોડાયેલ છે જો તમે ફ્રીક્વન્સી જનરેટર તરીકે નજીકથી જુઓ છો તો તમે જોઈ શકો છો કે આપણે 25 કિલોહર્ટ્ઝ આપ્યા છે બરાબર તમે સ્ક્રીનમાં 25 કિલોહર્ટ્ઝ જોઈ શકો છો સાચું હવે આ એક સ્કેરવેવ છે જે આપણે આપેલા છે તમે અહીં સ્કેરવેવ અહીં ક્યાંક જોઈ શકો છો બરાબર અને ત્યાં 25 કિલોહર્ટ્ઝ છે હવે જ્યારે તમે આ 25 કિલોહર્ટ્ઝ આપો છો ત્યારે હાઇલેવલ 500 મિલીવોલ્ટ છે તેથી 500 મિલીવોલ્ટ હવે તમારે સમજવું પડશે કે આઉટપુટ વોલ્ટેજ શું છે અને સમય શું છે આઉટપુટ વોલ્ટેજમાં શું ફેરફાર થાય છે સમયમાં શું ફેરફાર છે જે તમે ઓસિલોસ્કોપની મદદ લઈને કરી શકો છો તેથી ઓસિલોસ્કોપ અહીં છે અને અહીં તમે આઉટપુટ વોલ્ટેજ જોઈ શકો છો બરાબર અને આઉટપુટ વોલ્ટેજમાં ફેરફાર સમયના સંદર્ભમાં છે તો હા હવે આપણે જોઈ શકીએ છીએ ખરું તેથી આપણે સિગ્નલો જોઈ શકીએ છીએ જે આપણે સ્ક્રીન ઉપર જોવા માટે સક્ષમ હતા આપણે અહીં સમાન સંકેત જોઈ શકીએ છીએ કે આપણે ઇનપુટ વોલ્ટેજ આપી રહ્યા છીએ અને આઉટપુટ વોલ્ટેજમાં થોડો લેગ છે આઉટપુટ વોલ્ટેજમાં આ લેગ આપણે ઓસિલોસ્કોપનો ઉપયોગ કરીને જોઈ શકીએ છીએ બરાબર તેથી હવે જો આપણે જાણીએ કે વોલ્ટેજમાં શું ફેરફાર થાય છે કે આપણે ઓસિલોસ્કોપનો ઉપયોગ કરીને સમજી શકીએ છીએ બરાબર અને પછી આપણે આ જોઈએ છીએ કે ડેલ્ટા t એટલે કે સમયમાં ફેરફાર શું છે તેથી ડેલ્ટા V બાય ડેલ્ટા t આપણને ધીમો સ્લીવ રેટ આપશે તેથી તે ખૂબ જ સરળ છે ફરી તમે અહીં જુઓ અમે ઓપરેશનલ એમ્પ્લીફાયર ઉપર સતત 15 માઇનસ 15 પ્લસ આપી રહ્યા છીએ આપણે પર્ટીક્યુલર ફ્રિકવન્સી આપી રહ્યા છીએ એટલે કે જનરેટરને કાર્ય કરવા માટે 25 કિલોહર્ટ્ઝ અને આપણે ઓસિલોસ્કોપનો ઉપયોગ કરીને આઉટપુટ વોલ્ટેજ માપી રહ્યા છીએ તેથી આપણે સમજવા માટે ઓપરેશનલ એમ્પ્લીફાયર સાથે બધી 3 વસ્તુઓની એકસાથે જરૂર છે સ્લીવ રેટ જે સ્લીવ રેટ છે તે વોલ્ટેજ આઉટપુટ વોલ્ટેજમાં ફેરફાર છે ડેલ્ટા t દ્વારા ડિવાઇડ બરાબર તેથી ∆V ∆t હવે એક વસ્તુ જો તમને સ્લાઇડમાં યાદ હોય તો આપણે કહ્યું છે કે ફ્રિકવન્સી વધારવી અને વેવફોર્મ સ્વરૂપને લગભગ 10 કિલોહર્ટ્ઝ જુઓ સ્લીવ રેટ ડિસ્ટોરેશન સ્પષ્ટ થશે તેથી ચાલો આપણે તે પ્રયોગ કરીએ ચાલો ફ્રિકવન્સી ઓછી કરીએ અને ધીમે ધીમે વધવા દઈએ અને તમે ઓસિલોસ્કોપ ઉપર ફેરફાર જોશો ઠીક છે શું તમે મહેરબાની કરીને તે કરી શકો છો હા જ્યારે તે ફ્રીક્વન્સી જનરેટરનો ઉપયોગ કરીને ફ્રીક્વન્સી બદલવા જઈ રહ્યો છે ત્યારે તમે અહીં ઓસિલોસ્કોપ જોઈ શકો છો અને તમે અહીં જોઈ શકો છો કે ડિસ્ટોરેશન આવવા લાગશે સ્લીવ રેટ બદલાવા લાગશે બરાબર તેથી તે લગભગ 220 230 હર્ટ્ઝ બરાબર 230 હર્ટ્ઝથી બદલાઈ રહ્યો છે અને તે બદલાઇ રહ્યો છે મિત્રો તમે ઓસિલોસ્કોપ પર ધ્યાન કેન્દ્રિત કરો છો બરાબર હવે તમે અહીં જુઓ તે ફ્રીક્વન્સી બદલી રહ્યો છે બરાબર તે 365 375 બદલી રહ્યો છે તમે અહીં ધ્યાન કેન્દ્રિત કરો શું થાય છે જુઓ તે તેને વધારી રહ્યા છે 425 કિલોહર્ટ્ઝ 465 કિલોહર્ટ્ઝ તમે જુઓ ત્યાં ઘણા ડિસ્ટોરેશન છે ઘણું ડિસ્ટોરેશન છે બરાબર પરંતુ જો તે ફ્રીક્વન્સી ઘટાડતો જાય તો તમે તેને ફરીથી ઘટાડી શકો છો હા જો તમે જોશો કે તે ફ્રીક્વન્સી ઘટાડી રહ્યો છે તો ડિસ્ટોરેશન ઓછી થાય છે અને તે સમજવા માટે સરળ છે અથવા સ્લીવ રેટ માપવા માટે સરળ છે તેથી આ રીતે આપણે સમજી શકીએ છીએ તેથી તેમાંથી આપણે શું સમજીએ છીએ કે કોઈ ચોક્કસ ફ્રીક્વન્સીએ ઓપ એમ્પ ચલાવી શકાતું નથી તે મહત્તમ ફ્રીક્વન્સી છે કે જેના ઉપર ઓપરેશનલ એમ્પ્લીફાયર ચલાવી શકાય છે તેથી ફ્રીક્વન્સી ઓપરેશનલ એમ્પ્લીફાયર કઈ રીતે ચલાવી શકાય તે સમજવાના 2 રસ્તા અથવા સરળ રસ્તો છે અને ફ્રીક્વન્સી સારી રીતે આ સ્લીવ રેટ વિકૃત થશે બરાબર અથવા જ્યારે આપણે ઇનપુટ સિગ્નલ આપીએ છીએ ત્યારે આપણે સ્લીવ રેટને માપી શકીએ છીએ તમે જોઈ શકો છો કે ઇનપુટ સિગ્નલ છે જે પીળો છે તમે વાદળી રંગ અથવા લીલો રંગ અથવા આછો વાદળી જોઈ શકો છો જે તમારું આઉટપુટ સિગ્નલ છે ઇનપુટ અને આઉટપુટ વચ્ચેનો અંતર ડેલ્ટા t માં આ ફેરફાર અને ડેલ્ટા V માં ફેરફાર એ તમારા 2 મૂલ્યો છે જે તમારે માપવા પડશે જ્યારે જો તમે સ્ક્રીન ઉપર પાછા આવો તો તમે આ 2 મૂલ્યોને માપો છો અને તમે જોશો કે જો તમે આ મૂલ્યને ટેબલ ડેલ્ટા V અને ડેલ્ટા t ઉપર મૂકો છો તો તમે સ્લીવ રેટ માપવા માટે સક્ષમ છો તેથી આ ચોક્કસ મોડ્યુલ માટે આપણે કરીશું કે આપણે સમજીશું કે બરાબર સ્લ્યુ રેટ શું છે અમે એક પ્રયોગ જોયો છે કે આપણે સ્લીવ રેટને બરાબર કેવી રીતે માપી શકીએ તેથી આ ચોક્કસ મોડ્યુલનો અંત છે એક વસ્તુ જે તમે આ છેલ્લી સ્લાઇડ ઉપર પણ જોઈ શકો છો અને દર વખતે હું કોઈ પ્રખ્યાત વ્યક્તિ પાસેથી એક અવતરણ લાવવાનો પ્રયત્ન કરીશ જેણે તેના જીવનમાં કંઈક સારું કર્યું છે ક્યાંક સાયન્સની દ્રષ્ટિએ અથવા એન્જિનિયરિંગની દ્રષ્ટિએ અથવા વિદ્વાનોની દ્રષ્ટિએ અથવા સમાજની દ્રષ્ટિએ કોઈ પણ વ્યક્તિ જેણે કંઈક કર્યું હોય જેના પર આપણે અનુસરવાનો પ્રયત્ન પણ કરી શકીએ તેથી તમે સાયન્ટિસ્ટ થોમસ એડિસનને જાણતા હશો અને તેમણે કહ્યું કે આપણી સૌથી મોટી નબળાઈ હાર માનવામાં છે સફળ થવાની સૌથી ચોક્કસ રીત હંમેશા વધુ એક વખત પ્રયત્ન કરવાનો છે ફરી એકવાર તેનો અર્થ એ છે કે જ્યારે આપણે કામ ન કરીએ ત્યારે વસ્તુ છોડી દેવાનો પ્રયત્ન કરીએ છીએ ધારો કે તમે આ પ્રયોગ ઉપર જે મેં તમને શીખવ્યું છે તેના ઉપર કામ કરો છો અને તમે જોશો કે ત્યાં કોઈ એકલ નથી અને તમે કહ્યું ઓહ આ કામ નથી કરતું કે ફરી એક વાર પ્રયત્ન કરો ફરી એક વાર પ્રયત્ન કરો તમે સફળ થશો તે જ તેણે કહ્યું હતું કે સફળ થવાની સૌથી ચોક્કસ રીત એ છે કે વધુ એક વખત પ્રયત્ન કરવો તેથી હારશો નહીં સિરીઝને સમજવાનો પ્રયત્ન કરો આપણે કયા પ્રયોગો કર્યા છે તે સમજવાનો પ્રયાસ કરો ઓપરેશનલ એમ્પ્લીફાયરની લાક્ષણિકતાઓ સમજવાનો પ્રયાસ કરો અને મને ખાતરી છે કે જ્યારે તમે તેને જાતે કરો ત્યારે તમે વધુ સમજશો ઠીક છે તેથી હંમેશા શીખવાનો પ્રયત્ન કરો અને પછી જાતે પ્રયોગો કરો એકવાર તમે જાતે પ્રયોગ કરી લો પછી તમારી પાસે વધુ વિચાર અથવા વધુ પ્રશ્નો અથવા વધુ મુશ્કેલીઓ હશે જે તમે મને પૂછી શકો છો અથવા જાતે જ ઉકેલવાનો પ્રયાસ કરી શકો છો ખરું તેથી આ પર્ટીક્યુલર મોડ્યુલનો અંત છે અને હું તમને વધુ પ્રયોગો સાથે આગામી મોડ્યુલમાં જોઈશ